મિત્રો આ સત્રમાં આપણે પરિવર્તન સુધારા વિશે ચર્ચા કરીશું અને બાબતમાં અમે પરિવર્તન વ્યવસ્થાપન શું છે પરિવર્તન અને પરિવર્તન માટે પ્રતિકાર અને પરિવર્તન મોડલ અને તમે કેવી રીતે ફેરફારો કરશોતે વિષે ચર્ચા કરીશું અને આ વિશ્વમાં એકમાત્ર સ્થિરતા એ પરિવર્તન છે અને પરિવર્તન અનિવાર્ય છે પછી ભલે તે વ્યક્તિ સમુદાય કે સંસ્થા હોય જો તમે નહીં બદલો તો બીજાઓ બદલાશે અને તેઓ આપણાથી આગળ વધશે તેથી જ પરિવર્તન સતત થતું રહેશે અને આપણે વ્યક્તિ સમુદાય કે સંસ્થાઓ તરીકે આપણે તેને અપનાવવાનું પડશે નહિંતર અમારો વ્યવસાય સંસ્થામાં સ્પર્ધાત્મક રહેશે નહીં અને તમે જે પ્રથમ સ્લાઇડમાં આ ફેરફાર જોયો છે તે વ્યૂહાત્મક ફેરફારો છે જે કાર્યક્ષમતા અને અસરકારકતા પ્રાપ્ત કરવા માટે વર્તમાન રાજ્યમાંથી ઇચ્છિત સ્થિતિમાં પરિવર્તન અથવા ફેરફારો છે તે ઉત્પાદન માટે નવા મશીનો હોઈ શકે છે અથવા તે નવા ઉત્પાદન વિકાસ હોઈ શકે છે અથવા તે કાર્ય કેવી રીતે હાથ ધરવામાં આવે છે તે બદલવાની પ્રક્રિયા કરી શકે છે અથવા તે દ્રષ્ટિ અનુભૂતિ અથવા પ્લાન્ટ આધુનિકીકરણ હોઈ શકે છે અને તેથી વધુ હોઈ શકે છે અને મુખ્ય વૈકલ્પિક પરિવર્તન પ્રક્રિયામાં મુખ્ય ફેરબદલ લોકોમાં પરિવર્તન તરફ દોરી જાય છે સંગઠનાત્મક માળખું બદલાય છે અને સંસ્કૃતિમાં ફેરફાર થાય છે અને પરિવર્તન દ્વારા સંસ્થાને સ્પર્ધાત્મક લાભ મળે છે જ્યારે તે પોતાની જાતને સમાન પ્રકારના ઉદ્યોગો સાથે સરખાવે છે જેઓ ફેરફાર અપનાવ્યો નથી તે સ્પષ્ટ દર્શાવે છે કે સમગ્ર વિશ્વમાં સિત્તેર ટકા પરિવર્તન નિષ્ફળ જાય છે પરંતુ તેમ છતાં લોકો પરિવર્તન માટે સતત ઉત્સુક છે કારણ કે પરિવર્તન વિના સમાજ વ્યક્તિ અને સંસ્થા સ્થિર રહેશે અને આ ફેરફારો બે પ્રકારના છે એક છે વધતો ફેરફાર બીજો છે આમૂલ પરિવર્તન અથવા પરિવર્તનશીલ પરિવર્તન અને જ્યારે આપણે તેના વિશે વાત કરીએ છીએ ત્યારે તે પરિવર્તન બધા માટે ફિટને બદલે એક માટે યોગ્ય હોવું જોઈએ અને પરિવર્તન વ્યવસ્થાપન એ એક પ્રક્રિયા છે જેને કર્મચારીઓના પરિપ્રેક્ષ્યમાં તેમજ સંસ્થાના પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે ઉદાહરણ તરીકે 2005માં IIT ખડગપુરે ERP લાગુ કર્યું પહેલા વહીવટી કર્મચારીઓ સાથે સંસ્થાના ફેકલ્ટી સભ્યો સાથે વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે બેઠકોનો સિલસિલો ચાલી રહ્યો છે તેથી શ્રેણીબદ્ધ બેઠકો ચાલી રહી છે કારણ કે લોકોમાં ચિંતા હતી કે જે નોકરી સાથે તમે પહેલા જાતે જ કરી રહ્યા છે જે EIP ERP અથવા એન્ટરપ્રાઇઝ રિસર્ચ પ્લાનિંગ લાગુ કરવામાં આવે છે ઘણા લોકોને ડર છે કે તેમની નોકરીઓ છીનવાઈ જશે ઘણી આશંકા હતી ચિંતા ટેન્શન હતી તેમનું કામ કેવી રીતે કરવું તેથી ફેરફાર કરવા માટે પરિવર્તન વ્યવસ્થાપનમાં તૈયારીનો તબક્કો સૌથી મહત્વપૂર્ણ છે અન્યથા કર્મચારી ફેરફાર સ્વીકારશે નહીં અને આજે જો તમે જુઓ તો વિદ્યાર્થીઓની ફી ભરવાથી લઈને વર્ગ ફાળવણી અને શિક્ષકોના કામના ભારણથી લઈને વહીવટ સુધી બધું જ ERP IIT ખડગપુરમાં કરવામાં આવે છે અને દર વખતે એક નવું મોડ્યુલ રજૂ કરવામાં આવે છે જ્યારે EIP પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું હતું તે આમૂલ પરિવર્તન હતું તાજેતરમાં રિસર્ચ સ્કોલર ઇવેન્ટ્સનું મોડ્યુલ પ્રોસેસિંગ હતું સંશોધન ઇવેન્ટ્સ ઉમેરવામાં આવી હતી જે તેમાં એક વધારાનો ફેરફાર છે તેવી જ રીતે સંસ્થામાં ક્યારેક કે અન્ય દરેક પ્રસંગોમાં વધતા જતા ફેરફારો થાય છે પરંતુ આમૂલ પરિવર્તન જે એક નવું પરિવર્તન છે તેને અમલમાં મૂકવું વધુ મુશ્કેલ અને જટિલ છે અને કોઈપણ સંસ્થામાં પરિવર્તન વ્યવસ્થાપનને કર્મચારીઓના દ્રષ્ટિકોણથી તેમજ સંસ્થાના પરિપ્રેક્ષ્યથી જોવું જોઈએ કારણ કે ફેરફાર કરવાથી બંને પક્ષોને અસર થવાની છે અને જ્યાં સુધી પરિવર્તન શરૂ ન થાય ત્યાં સુધી સંસ્થા સ્થિર છે અને તે સંતુલનની સ્થિતિમાં છે આ વિખેરી નાખવું અને એસેમ્બલ કરવું એ અસંતુલનની સ્થિતિ છે જો કોઈ ફેરફાર ન થાય તો આ સંતુલનની સ્થિતિ છે જો તમે તેને તોડી રહ્યા છો તો તે અસંતુલનની સ્થિતિ છે અને સંસ્થા સંતુલનમાંથી અસંતુલન સ્થિતિમાં જશે અને ફરીથી તે પરિવર્તન વ્યવસ્થાપન વ્યૂહરચના અપનાવીને સંતુલન સ્થિતિમાં આવશે કહો કે જ્યારે તમે પરિવર્તનને જોશો ત્યારે બાહ્ય આંતરિક પરિબળોમાં અસંતુલન હોઈ શકે છે તેનો અર્થ એ કે તમે જે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છો તે અપ્રચલિત છે જેના કારણે કર્મચારીઓનું ખરાબ પ્રદર્શન થાય છે અને તે મુજબ કર્મચારીઓ માટે ઈનામની સિસ્ટમ નબળી છે અને મેનેજમેન્ટ અને ટોચના મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે સંસ્થામાં આંતરવ્યક્તિત્વ સંઘર્ષ પ્રવર્તે છે તેથી બાહ્ય અને આંતરિક સ્થિતિ તકનીકી પેઢીની આર્થિક સમૃદ્ધિ વચ્ચે અસંતુલન છે અને આ કેટલીક બાબતો છે જે બાહ્ય વાતાવરણ છે આંતરિક વાતાવરણ આંતરિક સ્થિતિ એ છે કે વ્યક્તિગત કાર્યક્ષમતા ઘટી રહી છે અને ત્યાં પુરસ્કાર સિસ્ટમ ઓછી છે તેથી આ આંતરિક સિસ્ટમો છે તેથી બાહ્ય આંતરિક પ્રણાલીઓ વચ્ચે અસંતુલન છે તો આ અસંતુલનને પરિવર્તન વ્યવસ્થાપન વ્યૂહરચના અપનાવીને સંતુલનની સ્થિતિમાં લાવી શકાય છે અને વ્યવસ્થાપન વ્યૂહરચના બદલો જેમ કે દ્રષ્ટિ અનુભૂતિ પ્લાન્ટ આધુનિકીકરણ અથવા વ્યૂહરચના આયોજન જેમ કે મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે અને જટિલતા અને અનિશ્ચિતતામાં સતત વધારો થાય છે અને જો તમે બદલો નહીં તો અમે અપ્રચલિત થઈશું અને વ્યવસાયમાં વધુ નહીં રહીશું તેથી સંસ્થા ઓપન લર્નિંગ સિસ્ટમ હોવી જોઈએ તે બહારના વાતાવરણમાંથી માહિતીનું અર્થઘટન અને પ્રક્રિયા કરી શકે છે અને તે પરિવર્તનની પહેલ માટે જઈ શકે છે અને જો તે પરિવર્તનની શરૂઆત કરે છે તો તે સ્પર્ધાત્મક લાભમાં વધારો કરશે અને જો તમે નહિ કરો તો તમે સુસ્ત થશો અને તમે પાછળ રહી જશો અને અન્ય જેઓ પરિવર્તન અપનાવે છે તેઓ અમારી આગળ પ્રગતિ કરશે અને પરિવર્તન માટે પ્રતિકાર છે ફેરફારની દરખાસ્તનો સૌથી વધુ સંભવિત પ્રતિસાદ એ રોષે ભરાયેલા વાંધાઓની શ્રેણી છે કેટલાક સંબંધિત અથવા કોઈ ફેરફારનો પ્રસ્તાવક તમામ સૂચિતાર્થોનો વિચાર કરી શકતો નથી કેટલાક સંબંધિત હોઈ શકે છે અને કેટલાક અપ્રસ્તુત હોઈ શકે છે માત્ર સપાટી પર આવવાની તકની રાહ જોઈ રહ્યા છીએ અને આનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી ફેરફારની દરખાસ્તનો સૌથી સંભવિત પ્રતિભાવ એ રોષે ભરાયેલા વાંધાઓની શ્રેણી છે અને આ વાંધાઓ પણ સંબંધિત હોઈ શકે છે અને જ્યારે તમે પરિવર્તનની પહેલ કરો છો ત્યારે વિવિધ જોખમો હોઈ શકે છે ત્યાં પ્રતિકાર હશે કારણ કે હાલના જૂથ પાવર બેઝનો ખતરો હાલના સંસાધન ફાળવણી માટેનો ખતરો માળખાકીય બિલ્ટ ઇન જડતા સાંસ્કૃતિક માનસિકતાની જડતા સંતુષ્ટ રુચિ કે જે સંતુષ્ટ ન હોઈ શકે જો તમે પરિવર્તન માટે જાઓ છો અથવા તે અવરોધ કરશે અથવા તે પરિવર્તન માટે અવરોધરૂપ બનશે અથવા સંસ્થાઓ હિત અને જૂથોનું ગઠબંધન છે અને જૂથો વચ્ચે તણાવ હોઈ શકે છે જો પ્રોડક્શન યુનિટ નવી પ્રોડક્ટ રજૂ કરી રહ્યું હોય R અને D તરફથી ઇનપુટ મેળવતા હોય તો તે જ સંસ્થામાં માર્કેટિંગ ટીમ પ્રોડક્ટનું માર્કેટિંગ કરવા માટે સંમત ન થઈ શકે અને એક સમયગાળા દરમિયાન બહાર ફેંકાયેલા દળોનું સંતુલન અથવા સંતુલન હોઈ શકે છે અને એકવાર તમે પ્રારંભ કરો તે બદલો આ અસંતુલન લાવશે અને એવું પણ જોવામાં આવે છે કે આ લેવિનના ચેન્જ મોડલમાં પણ છે તે કહે છે કે ફેરફાર અનફ્રીઝિંગથી ફ્રીઝિંગ અને છેલ્લે ફ્રીઝિંગ તરફ જાય છે અનફ્રીઝિંગ એ એક તબક્કો છે જ્યાં તમે પરિવર્તનની જરૂરિયાતને ઓળખો છો કારણ કે સંસ્થા સ્પર્ધાત્મક બની રહી નથી અને સંસ્થાના આદેશ માટે સંસ્થાના વિઝન માટે આપણે દ્રષ્ટિને સાકાર કરવામાં સક્ષમ નથી તેથી બદલાવની જરૂરિયાતને અનફ્રીઝિંગની સ્થિતિ કહેવામાં આવે છે પછી ઠંડકનો તબક્કો ફક્ત તે ફેરફાર કરી રહ્યો છે જે બાબતોની નવી સ્થિતિ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે ટેકનોલોજીમાં બદલાવ અથવા પ્રક્રિયામાં ફેરફાર અથવા ઉત્પાદનમાં ફેરફાર આ એક પરિવર્તન છે જે થયું છે પછી રિફ્રીઝિંગ ફેરફારોને સામેલ કરવા નવી સંસ્થાકીય સિસ્ટમ બનાવવા અને જાળવવાતેના વિશે જાણીએ તેથી લેવિનનું મોડેલ કહે છે કે આપણે અનફ્રીઝિંગ ફ્રીઝિંગમાંથી ફ્રીઝિંગ તરફ જઈએ છીએ અને વર્તમાન સમય જો હું પરિવર્તન છું તો તે વર્તમાન સ્થિતિ છે અને ભવિષ્યની સ્થિતિ એ છે કે જ્યારે તમે ફેરફારોને સમાવિષ્ટ કરશો નવી સંસ્થાકીય પ્રણાલીઓ બનાવશો અને જાળવી શકશો જે નવી સ્થિતિ છે અને લેવિનના બળ ક્ષેત્રના પૃથ્થકરણમાં તે પ્રતિરોધક દળો તેમજ સુવિધા આપનાર દળો વિશે કહે છે જો પ્રતિકારક અને સહાયક દળો વધુ કે ઓછા સમાન હોય તો પરિવર્તન આગળ વધી શકે છે જો પ્રતિરોધક બળ પરિવર્તન અથવા સહાયક દળો કરતાં ઘણું વધારે હોય તો પરિવર્તન થશે નહીં તેનાથી વિપરીત જો તે સંતુલન હોય તો તે પરિવર્તન માટેના દળોને વધારી શકે છે અને જો પરિવર્તન માટેની શક્તિઓ વધશે તો પરિવર્તન માટેનો પ્રતિકાર ઘટશે અને પરિવર્તનને અમલમાં મૂકવાની શક્યતા વધુ છે તેથી બંને પ્રક્રિયાઓ એક સાથે થાય છે અને જો પરિવર્તનનો પ્રતિકાર ઘટે છે તો પરિવર્તન માટેની શક્તિઓ મજબૂત બને છે તે સમયે પરિવર્તન માટે બળ બનાવવામાં આવે છે સંતુલન તબક્કે પણ તમે તે કરી શકો છો જેમ તમે અહીં જોયું છે સંતુલન તબક્કે તે સંતુલનના તબક્કામાં છે પરંતુ જો પ્રતિરોધક દળો સહાયક દળો કરતાં વધુ હોય તો પરિવર્તનની શરૂઆત કરવી ખૂબ જ મુશ્કેલ છે તેથી અમારે ચિંતા દર્શાવવી પડશે કે તમે પ્રતિરોધક દળોને કેવી રીતે નિષ્ક્રિય કરી શકો અથવા તમે પરિવર્તન માટે દળોને વધારી શકો અને પ્રતિકાર સાથે વ્યવહાર કરવાની સંભવિત રીતો એ છે કે તમે કર્મચારીઓને શિક્ષિત કરી શકો છો કર્મચારીઓ સાથે મુક્ત અને મુક્ત સંચાર હશે તેમની સાથે મીટિંગ્સ થશે અને તમે દરેક અને દરેક પ્રવૃત્તિમાં તેમની સંડોવણી અને ભાગીદારી શોધો છો જે સંસ્થા આ બદલાતી વ્યવસ્થાપન પહેલમાં કરવા જઈ રહી છે અને સંસાધનો પૂરા પાડીને માનવશક્તિના સંસાધન તેમજ મૂર્ત સખત સંસાધનો પૂરા પાડીને સુવિધા અને સમર્થન બનાવો અને જો ત્યાં તકરાર હોય તો વાટાઘાટો કરો અને સંઘર્ષનું સમાધાન કરો અને સમજૂતી પર આવો અને સહકાર મેળવો અથવા જો કંઈ ન થાય તો પ્રતિકારનો સામનો કરવા માટે અમુક માત્રામાં સ્પષ્ટ અથવા ગર્ભિત બળજબરી જરૂરી છે અને પ્રથમ તમારે કર્મચારીઓને બદલવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે અને જ્યારે સંસ્થા સારી રીતે કામ કરી રહી હોય ત્યારે સૌથી મુશ્કેલ પરિવર્તન આવે છે અને તે વાસ્તવિક હોવું જોઈએ અને કાલ્પનિક ન હોવું જોઈએ અને જો સંસ્થા સારી રીતે કામ કરી રહી હોય તો પહેલો પછી પરિવર્તનની પહેલ એટલી સરળતાથી સફળ ન થઈ શકે કારણ કે તે પહેલેથી જ વિકાસના માર્ગમાં છે લોકો પ્રશ્ન કરશે કે તમે પરિવર્તનની રજૂઆત કરીને શું કરવા જઈ રહ્યા છો અને અમે ગ્રાહક સંચાલિત પરિવર્તન માટે પણ જઈ શકીએ છીએ કારણ કે હવે ગ્રાહક વ્યવસાયમાં રાજા છે અને જો ગ્રાહકો સંતુષ્ટ ન હોય તો ત્યાં પ્રતિકૂળ હશે તેઓ ઉત્પાદન અથવા સેવાઓ કે જે અમે ઓફર કરીએ છીએ તે ખરીદશે નહીં તે પેઢી માટે પ્રતિકૂળ પરિણામો હશે તેથી અમારે જરૂર છે કે તમે કોઈ ઉત્પાદન અથવા સેવા આપી રહ્યા છો મોટા ભાગના ફેરફાર ગ્રાહક આધારિત હોવા જોઈએ અને આ મેં આપેલા કેટલાક ચેન્જ મેનેજમેન્ટ મોડલ્સ છે જેની હું વિગતવાર ચર્ચા કરવાનો નથી કારણ કે પોઈન્ટ્સ એ જ ભાગોમાં પછીથી આવશે તમે જોશો કે ચેન્જ મેનેજમેન્ટ મોડલ્સ માટે અલગ અલગ સ્ટેપ્સ આપવામાં આવ્યા છે પરંતુ જો તમે આને સ્ફટિકીકરણ કરશો તો તેમાંથી કેટલાક આઠ બિંદુઓ બહાર આવશે તેથી પ્રથમ દ્રષ્ટિની અનુભૂતિ છે તે નિશ્ચિત છે કે સંગઠન મોટું હોય કે નાનું તેમની પાસે હાંસલ કરવાનો ધ્યેય છે કારણ કે દ્રષ્ટિ એ એક લાંબો પ્રમાણમાં લાંબા ગાળાનો ધ્યેય છે તમે આવનારા 5 વર્ષમાં શું પ્રાપ્ત કરવા માંગો છો કારણ કે બાહ્ય વ્યવસાયિક વાતાવરણ અસ્થિર છે તેથી જ્યારે આપણે વિઝન કહીએ છીએ તે 5 કે 10 વર્ષ માટે હોઈ શકે છે તેનાથી આગળ નહીં તે કાયમી બાબત નથી કારણ કે બાહ્ય વાતાવરણ બદલાઈ રહ્યું છે બજારમાં પ્રતિસ્પર્ધીઓ છે જો તમે વ્યવસાયની જેમ મજબૂત રીતે પોતાને સ્થાન ન આપો તો અમે કદાચ ટકી શકીશું નહીં તેથી દ્રષ્ટિ એ એક પ્રેરક બળ છે જે સંસ્થા શું કરવા માંગે છે જો તે ટેકનિકલ કંપની છે ટેક્નોલોજીકલ કંપની છે તો તેની પાસે એક વિઝન હોઈ શકે છે કે અમારી પ્રોડક્ટ્સમાં ટેક્નોલોજીકલ ઉત્કૃષ્ટતા જે એક વિઝન હોઈ શકે છે તેથી વ્યક્તિએ જોવું જોઈએ કે દ્રષ્ટિ એ એક પ્રકારનું દાર્શનિક નિવેદન છે જે લોકોના જૂથને એક સાથે બાંધે છે અને તે ક્રિયા માટે પ્રેરક બળ છે અને પરિવર્તનની જરૂરિયાત ત્યારે સર્જાય છે જ્યારે ચાલુ પ્રવૃત્તિઓ અને દ્રષ્ટિની અનુભૂતિ માટે ઇચ્છિત પ્રવૃત્તિઓ વચ્ચે અંતર હોય છે કારણ કે જો દ્રષ્ટિ હોય તો તમે દ્રષ્ટિને પૂર્ણપણે સાકાર કરી શકતા નથી કારણ કે કેટલીક પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે દ્રષ્ટિની આવશ્યકતાનું પાલન કરતી નથી અને દ્રષ્ટિની જરૂરિયાતનું પાલન કરવા માટે કેટલીક પ્રવૃત્તિઓ ઇચ્છિત છે તેથી જ્યારે ચાલુ પ્રવૃત્તિઓ અને દ્રષ્ટિની અનુભૂતિ માટે ઇચ્છિત પ્રવૃત્તિઓ વચ્ચે અંતર હોય ત્યારે અને પરિવર્તનની જરૂરિયાત અનુભવાય છે અને પછી બીજું પગલું એ છે કે ત્રીજું પગલું પ્રથમ દ્રષ્ટિની અનુભૂતિ અને પરિવર્તનની જરૂરિયાત છે ત્રીજું છે વ્યૂહાત્મક આયોજન અને દરેક પાસે એકવાર તમે પરિવર્તન માટે જાઓ વ્યવસાયના દરેક પાસાને સાવચેતીપૂર્વક આયોજન સંસાધનો પરિવર્તન વાતાવરણ અથવા ફેસિલિટેટર્સ બદલવા પરિવર્તન માટે જરૂરી તમામ સંસાધનોની ગોઠવણીની જરૂર છે જે ભૌતિક તેમજ માનવ સંસાધન છે અને પછી આપણે યોગ્ય રીતે ચેન્જ એજન્ટ્સ અથવા ચેન્જ પ્રોપેલર્સ અથવા એમ્બિયન્સ બદલવાની પસંદગી કરવી પડશે અને પરિવર્તન વાતાવરણ ત્યાં છે જેમની પાસે સ્થાનીય શક્તિને બદલે વ્યક્તિગત શક્તિ છે અને તે વ્યક્તિગત શક્તિ દ્વારા તેઓ પરિવર્તન માટે અન્ય લોકો પર પ્રભાવ પાડી શકે છે અને તે જ સમયે તેઓ સંભાળ રાખનાર પ્રભાવશાળી અને સમજાવનાર હોઈ શકે છે અને તેઓ આગળ વધનારા હોવા જોઈએ જેથી પરિવર્તિત વાતાવરણની નોકરીઓ સંસ્થાના કર્મચારીઓને ખાતરી આપવા માટે છે કે અમે પરિવર્તન માટે જઈ રહ્યા છીએ જેથી તે બળ હશે પરિવર્તન માટે અને આગળ વધવા માટે બનાવેલ છે અને પછીની સ્થિતિ એ છે કે આપણે પરિવર્તનની અસરોને ધ્યાનમાં લેવી પડશે પરિવર્તન અને તેની પ્રક્રિયાની જાણ તમામ કર્મચારીઓને થવી જોઈએ અને શા માટે આપણે પરિવર્તન માટે જઈ રહ્યા છીએ જે સૌથી મહત્વપૂર્ણ છે જે પરિવર્તનની આવશ્યકતા છે અને પરિવર્તનની અસર કર્મચારીઓ અને સંસ્થાઓ પર થશે કારણ કે જો તમે ફેરફારની અસરોને ધ્યાનમાં રાખીને વિચાર કરવા જઈ રહ્યા છો તો કર્મચારીઓ તણાવ અનુભવશે તેમને લાગશે કે તેમની કુશળતા અપ્રચલિત થઈ જશે વૃદ્ધ લોકો જે સંસ્થામાં હતા તેઓ કહેશે કે તે તેમના માટે પડકાર છે અને તમે તેમના વર્તન અને કુશળતાને બદલી શકતા નથી કારણ કે જૂના કૂતરાને નવી યુક્તિઓ શીખવવી ખૂબ મુશ્કેલ છે તેવી જ રીતે કર્મચારી અનુભવી શકે તેવી વિવિધ અસરો હશે અને સંસ્થા બાજુ ત્યાં વધુ સંસાધનોની જરૂર પડી શકે છે તે નાણાકીય સંસાધનો હોઈ શકે છે તે ભૌતિક સંસાધનો હોઈ શકે છે ટોચના મેનેજમેન્ટ લોકોના સમય અને સંસાધનો હોઈ શકે છે અને તેથી વધુ તેથી કર્મચારીઓ અને સંસ્થા પર પરિવર્તનની અસરોને સ્પષ્ટપણે સમજવી જોઈએ જેથી સંસ્થાના તમામ ઘટકોમાં પરિવર્તન માટે તત્પરતા સર્જાય પછી ફેરફારનો અમલ કરો એકવાર તમે ફેરફારનું અમલ કરો છો પછી તે ફેરફારનું નું અમે અમલમાં મૂકીએ છીએ જેમ મેં ઉલ્લેખ કર્યો છે તે તકનીકી અનુકૂલન હોઈ શકે છે અથવા તે એક નવું ઉત્પાદન વિકાસ હોઈ શકે છે તેથી જ્યારે તમે પરિવર્તનનો અમલ કરો છો ત્યારે આ તબક્કે કંઈપણ નિશ્ચિત નથી તમે આયોજન કર્યું છે તેમ આ કદાચ આગળ વધી શકશે નહીં તેથી પ્રતિસાદ પછી ફરીથી આયોજન કરો કારણ કે તમે અગાઉથી આયોજન કર્યું છે કે આ રીતે આયોજન છે પરિવર્તન આગળ વધશે અને તે જ રીતે પરિવર્તન આગળ વધશે નહીં તેથી જો તે ક્ષેત્રમાં ખરેખર કામ ન કરી રહ્યું હોય તો આપણે દરેક પગલાનું ફરીથી આયોજન કરવું પડશે અને અમારી વ્યૂહરચનાઓને ફરીથી દિશામાન કરો અને પ્રતિકારને ઉકેલો અને પરિવર્તનનો અમલ કરો પછી મૂલ્યાંકન કરો મોનિટર કરો અને ફેરફારનો ટ્રૅક રાખો જો પરિવર્તન પરિણામ જો આપણે અમલમાં મૂકીએ તો શું પરિવર્તન પરિણામ ઇચ્છનીય છે કારણ કે તે બિન ઇચ્છનીય સ્થિતિથી ઇચ્છનીય સ્થિતિમાં આગળ વધી રહ્યું છે જો તે ઇચ્છનીય સ્થિતિ છે તો શું કંપની વધુ નફો કરવા જઈ રહી છે જો કંપની ઉદ્યોગોના સમાન સમૂહમાં તેના સ્પર્ધકોની સરખામણીમાં ટેક્નોલોજીમાં શ્રેષ્ઠ છે જો કંપનીનો બજાર હિસ્સો વધી રહ્યો છે તો આ કેટલાક મૂળભૂત પ્રશ્નો છે કારણ કે આખરે આ કંપનીના પ્રદર્શનને અસર કરશે અને જો ફેરફાર કરવામાં આવે તો શું કંપની આ ફેરફારને ટકાવી શકશે તે બીજો પ્રશ્ન છે જો આપણે ફેરફાર કરીએ અને જો આપણે સમયાંતરે ટકાવી ન શકીએ તો ઉપરોક્ત પગલાંઓ 1 થી 7 સુધી ફરીથી વિચારવાની જરૂર છે કારણ કે જો IIT ખડગપુર ERP લાગુ કરે છે તો દર વખતે તેની પાસે ERP માં નવા મોડલ નવા મોડ્યુલ દાખલ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેથી અમે ફક્ત પરિવર્તનને ટકાવી રાખતા નથી અમે જે પહેલા હતા તેના પર અમે સુધારી રહ્યા છીએ તેથી ફેરફાર કર્યા પછી અમે ફેરફારનું મૂલ્યાંકન કરીએ છીએ પરિવર્તનનું મૂલ્યાંકન કરી શકાય છે કે શું પરિવર્તન સફળતાપૂર્વક અમલમાં મુકવામાં સક્ષમ છે શું પરિવર્તન પરિણામો ઇચ્છનીય છે શું પરિવર્તન ટકાવી શકાય છે અને જો અમે ટકાવી રાખીએ તો શું તમે પરિવર્તનમાં સુધારો કરી શકો છો નહિંતર તમે ફરીથી યોજના બનાવો અને ઉપરોક્ત પગલાંઓનું પુનરાવર્તન કરો અને પરિવર્તનને સંસ્થાકીય અને આંતરિક બનાવો કારણ કે જો તમે પરિવર્તનને સંસ્થાકીય અને આંતરિક બનાવશો તો સંસ્થાકીય સ્થિરતા આવશે કર્મચારીઓની કામગીરીમાં વધારો થશે કારણ કે કોઈપણ ફેરફાર અનિચ્છનીય સ્થિતિમાંથી ઇચ્છનીય સ્થિતિમાં જશે અને આખરે તે કંપનીના પર્ફોર્મન્સ ઈન્ડિકેટરમાં પ્રતિબિંબિત થશે જેમ કે તેની નાણાકીય કામગીરી જેમ કે વળતર અને અસ્કયામતો તેનો બજાર હિસ્સો અને તેના કર્મચારીનું પ્રદર્શન બધું જ સુધરશે અને જો તમે આ તમામ તબક્કાઓનું વિશ્લેષણ કરો છો તો તેમાંથી ત્રણ બાબતો બહાર આવે છે એક એ છે કે પરિવર્તન લાવવા માટે પરિવર્તનની યોજના બનાવવી પ્લાનિંગ એ પ્લાનિંગ કરતા પહેલા વિચારવું છે તેથી આયોજન માટેનું આયોજન પરિવર્તન માટે થવું જોઈએ અને પછી પરિવર્તનના અમલીકરણ અથવા અમલીકરણ માટે યોગ્ય પગલાં લેવા જોઈએ અને ફેરફાર કર્યા પછી તે પરિવર્તનનું મૂલ્યાંકન હોવું જોઈએ કે તમે સફળતાપૂર્વક છો કે કેમ પરિવર્તન વ્યવસ્થાપન કરવામાં સક્ષમ અને જ્યાં સુધી ટોચના મેનેજમેન્ટ તરફથી પહેલો ન આવે ત્યાં સુધી પરિવર્તન વ્યવસ્થાપન ક્યારેય સફળ થશે નહીં અને તમે જે પણ પ્રયાસો કરો છો સિસ્ટમમાં પરિવર્તન વ્યવસ્થાપનની સંસ્થા બનાવવાના કોઈપણ પ્રયાસો માટે તમામ હિસ્સેદારોના સહયોગની જરૂર હોય છે અન્યથા પ્રતિકાર ત્યાં હશે કારણ કે તે સિસ્ટમનું સંપૂર્ણ રીતે પુનઃ હૉલિંગ છે સંપૂર્ણ પણે બદલાતી રહે છે સિસ્ટમો તેથી ત્યાં ઘણો પ્રતિકાર હશે અને તે પરિવર્તનના અમલીકરણમાં અવરોધ કરશે